ડિઝાસ્ટર રિકવરી એન્ડ બિલ્ડ બેક બેટર અભ્યાસક્રમમાં આપનું સ્વાગત છે મારું નામ રામ સતીશ છે હું આઈઆઈટી રૂરકી આર્કિટેક્ચર અને પ્લાનિંગ વિભાગનો સહાયક અધ્યાપક છું આજે હું ડિઝાસ્ટર રિકવરી એન્ડ બિલ્ડ બેક બેટરમાં મૂલ્યાંકનની વાત કરવાનો છું કઈ અલગ અલગ રીતે મૂલ્યાંકનો કરવામાં આવે છે કઈ પદ્ધતિને અનુસરવામાં આવે છે અને તેને કેવું ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને મૂલ્યાંકનની પદ્ધતિની સારી બાબતો કઈ છે અને કઈ ત્રુટીઓ છે અને તેને આગળ કઈ રીતે લઇ જવું તેથી હું તમને ફક્ત ૨ થી ૩ જુદા જુદા મૂલ્યાંકનો અને ખાસ કરીને થોડી આલોચનાત્મક સમીક્ષા આપીશ એક વૈશ્વિક સ્તર પર છે અને બીજું કોઈ ચોક્કસ સ્તરના પાસા પર છે હું ચર્ચા વૈશ્વિક દ્રષ્ટિકોણથી શરૂ કરીશ હું આપત્તિ જોખમ ઘટાડવા અંગેના વૈશ્વિક મૂલ્યાંકનના અહેવાલને ટૂંક સમયમાં રજૂ કરીશ આ અહેવાલ કેસિડી જોહ્ન્સન અને તેની ટીમે તૈયાર કર્યો છે તેને ૨૦૧૧માં આ આઈએસડીઆર દ્વારા વિકસાવવામાં આવ્યો છે તે આપત્તિઓનું જોખમ ઘટાડવા માટેનું નિર્માણનું સક્ષમ વાતાવરણ છે ઓછી અને મધ્યમ આવકવાળા દેશોમાં જમીન આયોજન અને મકાન માટેના નિયમનકારી માળખાના તાજેતરના અનુભવો તેથી ઓછી અને મધ્યમ આવકવાળા દેશો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે કારણ કે ડીઆરઆર પાસા ડીઆરઆરમાં પડકારો આ ઓછી અને મધ્યમ આવક જૂથો માટે ખૂબ જ સંબંધિત છે અને કારણ કે તેના વિવિધ કારણો છે શા માટે આપણે કેટલાક તકનીકી હસ્તક્ષેપોને યોગ્ય રીતે રજૂ કરવામાં અસમર્થ છીએ તેમ જ કોઈક રીતે આપણે સંસ્કૃતિઓના નીચલા સ્તરને સંબોધવામાં અસમર્થ છીએ નીચલા સ્તરની વાસ્તવિકતાઓ અને તે બિલ્ડિંગ કોડ્સ સાથે માળખાકીય પગલાં અને તે સાથે જમીન આયોજનના પ્રશ્નો જમીન વ્યવસ્થાપનનાં પ્રશ્નો આયોજન અને જમીન વ્યવસ્થાપન તેથી આ બધાને આ મૂલ્યાંકન અહેવાલમાં આવરી લેવામાં આવ્યા છે તેથી હું ટૂંકમાં સમજાવીશ કે આનો સામનો કેવી રીતે કરવામાં આવ્યો છે જ્યારે આપણે બાંધકામ વાતાવરણમાં થતા વિનાશ જોખમો ઘટાડા વિશે વાત કરીએ ત્યારે ત્યાં ૨ અભિગમો છે એક સ્થાન અભિગમ છે બીજો ડિઝાઇન અભિગમ છે કે જે જમીનના ઉપયોગના આયોજનની પ્રક્રિયા સાથે સંબંધિત છે જ્યારે આપણે જમીનના ઉપયોગના આયોજનની કહીયે તો તેમાં સ્પષ્ટપણે વિવિધ પ્રક્રિયાઓ હોય છે જે એક બીજા સાથે કોઈ ચોક્કસ ક્રમમાં ગોઠવાયેલી છે દાખલા તરીકે આપણે તે વિસ્તારોને પણ ઓળખીએ છીએ કે જ્યાં ખતરનાક જોખમ છે જ્યારે આપણે આ સંભવિત ક્ષેત્રોને જાણીએ છીએ ત્યારે પછી તે પ્રાદેશિક સમજ હોય કે તે કોઈ વિશિષ્ટ ક્ષેત્ર વિકાસની સમજ હોય તેથી આપણે સમજીશું કે કયા સંભવિત ક્ષેત્રો છે અને તેના પર કયા પ્રકારનું જોખમ છે ભલે તે ભૂસ્ખલન હોય ભલે તે પૂરગ્રસ્ત ક્ષેત્ર હોય ભલે તે બહુવિધ સંકટ હોય તેથી તે પ્રથમ કાર્ય છે બીજો અભિગમ ઝોનીંગ પાસું છે આપણે આ ક્ષેત્રોને ઝોનિંગ અથવા વ્યૂહાત્મક સ્થળલક્ષી આયોજન દ્વારા નિયુક્ત કર્યા છે જે ક્ષણે તમે તેમને ઝોનમાં વિભાજીત કરો છો જેમ કે ઉચ્ચ જોખમ ઓછું જોખમ અને મધ્યમ જોખમ ત્યારે આ માટે સંભવિત વિસ્તરો ક્યા છે સંભાવનાઓ શું છે તકો શું છે તેની અંદરના પડકારો શું છે તેથી ત્યાં આપણે વ્યૂહાત્મક સ્થળલક્ષી આયોજન પ્રક્રિયા પણ વિકસાવીએ છીએઅહીં આપણે કેટલાક ખુલ્લા વિસ્તારો સુયોજિત અને સમાવિષ્ટ કરવાની જરૂર છે કે જેનો ઉપયોગ આપત્તિ કટોકટી દરમ્યાન સ્થળાંતર કરવા અથવા આવાસ માટે થઈ શકે છે અને સાથે તેનો ઉપયોગ શહેરો દ્વારા સંચાલિત લાઇફલાઇન ઇન્ફ્રાસ્ટ્રક્ચર તરીકે પણ થઈ શકે થોડા ઉદાહરણો હું તમને આપી શકું જયારે હુડહુડ ચક્રવાત ત્રાટક્યું ત્યારે તે એક વાસ્તવિક દબાણયુક્ત પરિસ્થિતિ હતી જેમાં મોટાભાગનું બાંધકામ મુખ્ય સેવા માળખાથી અલગ થઇ ગયું હતું તેથી ભાગ્યે જ રસ્તાઓને નુકસાન થયું છે પૂરનું પાણી મુખ્ય માર્ગ પર આવી ગયું હતું તેથી રેલ્વેને નુકસાન થયું છે તેથી ઘણા વિસ્તરોનો સંપર્ક તૂટી ગયો હતો અહીં જયારે આપણે જાણીયે છીએ કે આ પાણીનું સ્તર છે અને તે ઉંચુ જઇ શકે છે ત્યારે પણ આપણે પણ યોજના બનાવી શકીએ છીએ આપત્તિના સંદર્ભમા આપણી પાસે કેવા પ્રકારની વૈકલ્પિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર કનેક્ટિવિટી હોવી જોઈએ લોકોને આ વૈકલ્પિક અભિગમ દ્વારા કેવી રીતે બહાર કાઢી શકાય અને તેમને ક્યાં મૂકી શકીએ તાત્કાલિક રાહત અને પુનર્વસન પ્રક્રિયામાં આપણે ખરેખર આ લોકોને ક્યાં મૂકી શકીએ છીએ કેવા પ્રકારનું ખુલ્લું ક્ષેત્ર આપી શકીયે કારણ કે જો તમે મકાન માટે મકાન મકાન માટે મકાન બનાવવાનું ચાલુ રાખો અને ગીચ વાતાવરણ બનાવશો તો આપત્તિ દરમિયાન શું થશે તેમને સ્થળાંતર કરવા માટે આપણે એક જગ્યાની જરૂર છે તેથી આ બધી પ્રક્રિયા એકસાથે એક વ્યૂહરચનાત્મક સ્થાળવિષયક આયોજનની રચના કરે છે કે જેનું ડીઆરઆરના સ્તર પર ધ્યાન આપવું પડશે પરંતુ સવાલ એ છે કે શું આપણે તે રીતે સંબોધવા માટે સક્ષમ છીએ કે આપણે ફક્ત એક ટુકડાકીય અભિગમ લઈ રહ્યા છીએ આપણે માત્ર આ જમીનના ટુકડા વિષે એક સાથે વાત કરી રહ્યા છીએ એક શહેર કેવી રીતે કાર્ય કરી રહ્યું છે તેના માટેની યોજના કેવી રીતે બનાવવી જોઈએ તેથી આ કેટલાક મોટા પડકારો છે અને જ્યારે ડિઝાઇનનો અભિગમ આવે છે ત્યારે આ મકાનોની રચના અને બાંધકામને નિયંત્રિત કરવામાં આવે છે તેથી પછી ભલે તે ચોક્કસ કોડ કેટલાક નિયમનકારી માળખા અને તે આ રાષ્ટ્રીય સ્તરના નિયમનકારી માળખા અથવા સ્થાનિક સ્તરના ફ્રેમવર્ક કાયદાઓનું કેવી રીતે પાલન કરે છે તેથી આ તેના ડિઝાઇન ભાગને જુએ છે બંને અભિગમોમાં સૌથી મહત્વપૂર્ણ પડકાર એ છે કે સૌ પ્રથમ આપણી પાસે નિયમનકારી માળખા છે પરંતુ ઓછી અને મધ્યમ આવક હેઠળના વિકાસશીલ દેશોમાં તેમને કઈ હદ સુધી પૂર્ણ સ્વરૂપમાં અથવા તો કડક રીતે સ્વીકારવામાં આવ્યા છે તેથી ત્યાં ઘણા પડકારો છે ગરીબી એ એક પડકાર છે શિક્ષણ એ બીજો પડકાર છે તેથી તેના ઘણા પાસાં છે અને સાંસ્કૃતિક રીતે તેનું પાલન કરવું જોઈએ તમે જાણો છો એમ સ્થાનિક સંસ્કૃતિઓ પણ આ અધિકૃત ફ્રેમવર્કનું પાલન કરવામાં સક્ષમ છે તેથી હું થોડા ઉદાહરણો બતાવીશ કે જ્યાં કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ છે અને આ આકારણી કેવી રીતે કરવામાં આવી છે જ્યારે આપણે આકારણી વિશે આ વ્યાખ્યાન વાત કરીશું ત્યારે હું આ ઘડાયેલ પદ્ધતિ વિશે વર્ણવીશ આ અધ્યયન ૩ ઘટકોનું બનેલું છે એક સાહિત્ય સમીક્ષા છે તેથી નિષ્ણાતોએ વિવિધ સાહિત્ય એકત્રિત કર્યું છે જે શહેરી અને પ્રાદેશિક આયોજન દ્વારા આપત્તિ જોખમ ઘટાડવા અને આપત્તિ નિવારણને અનુરૂપ છે અને જે બિલ્ડિંગના ધોરણો અને કોડની ડિઝાઇન અને તેનો અમલીકરણ આપત્તિના જોખમને ઘટાડવાનું લક્ષ્ય રાખે છે તેથી તે એક સ્તર છે કે જે ડીઆરઆરના શહેરી અને પ્રાદેશિક આયોજન વિશે વાત કરી રહ્યું છે અને બીજું સ્તર મકાન ધોરણો અને કોડના અમલીકરણના પાસાઓ વિશે વાત કરે છે તે પછી બીજા પાસાંમાં તેઓએ જુદા જુદા ૫ દેશના કેસ સ્ટડી લીધા છે તેમાંથી બે તુર્કીના છે તેમાંનું એક ૯૯ના અંકારા ભુંકંપ પછીનું ઇસ્તાંબુલના ભૂકંપને અનુરૂપ છે મરમારા ભુંકંપ અને ૯૯ પછીના તુર્કીના ભૂકંપ અને તુર્કીમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં કેવા પ્રકારનો વિકાસ થયો છે અને બીજું તુર્કી પાર કેન્દ્રિત છે તે ૧૯૯૯થી બિલ્ડિંગ કોડમાં કયા પ્રકારનાં સંશોધનો અને અમલ કરવામાં આવ્યા છે તેના વિશે વાત કરે છે તેથી તે બિલ્ડિંગ કોડ પાસા પર વધારે કેન્દ્રિત છે ત્યારે તે નામિબિયામાં આપત્તિ જોખમ સજ્જતાના અનૌપચારિક સમાધાનની સમીક્ષા પર વાત કરે છે અને આર્જેન્ટિનામાં તેઓ આપત્તિ જોખમ અને શહેરી આયોજન વચ્ચેના સંબંધ વિશે વાત કરે છે અને ઈરાનમાં તેઓ ભૂકંપ સામે બિલ્ડિંગ અને બાંધકામ સુરક્ષાના નિયમો વિશે વાત કરે છે કારણ કે તે સમયે તાજેતરના ભૂકંપથી બામ પ્રભાવિત થયું છે અને તે બાજુ ભૂકંપની સલામતી વિશે ખાસ કરીને વાત થાય છે પછી સાહિત્યિક સમીક્ષા સાથે સંબંધિત આ કેસ સ્ટડીઝને અનુસરીને લંડનમાં સપ્ટેમ્બર ૨૦૧૦માં યોજાયેલી નાની વર્કિંગ ગ્રૂપની મીટીંગ સાથે તેઓએ આ નિષ્કર્ષ કાઢ્યો તેથી આ આખી અહેવાલ પ્રક્રિયા તેના દ્વારા ઘડી કાઢવામાં આવી અને કેવી રીતે આ નેતૃત્વ માટે રજૂ કર્યું હતું ત્યાં ૨ ભાગો છે એક યોજના અને જમીન વ્યવસ્થાપન બીજો ભાગ જે ઇમારતો અને આપત્તિ પ્રતિરોધક બાંધકામના નિયમો પર છે અને અહીં તેને ફરીથી ૩ ભાગોમાં વહેંચવામાં આવ્યો છે એક યોજના અને જમીન સંબંધિત આપત્તિ જોખમ ઘટાડવાનો કાયદો બીજો શહેરી આયોજન અને યોજનાઓનો અમલ ત્રીજો ભાગ આપત્તિ જોખમ અને અસ્થાયી વસાહતોના આયોજન જમીન વ્યવસ્થાપન અને તેમાં સુધારો તેથી અસ્થાયી વસાહતો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે જ્યારે બીજા ભાગમાં ઇમારતો અને આપત્તિ પ્રતિરોધક બાંધકામ માટેના નિયમો પ્રથમ યોગ્ય કોડ્સ અને ધોરણોની રચના અને વિકાસ બિલ્ડિંગ સ્ટાન્ડર્ડને લાગુ કરવા માટેના અને અમલીકરણની આસપાસના નિયમો અને પદ્ધતિઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે તેથી અમલીકરણ પ્રક્રિયામાં ક્યાં વિવિધ પડકારોનો સામનો કરવો પડે છે તેથી તેઓએ આ વિવિધ મુદ્દાઓ વિશે ચર્ચા કરી છે ઉદાહરણ તરીકે તુર્કીમાં એવા કેટલાક પુરાવા છે કે જે ગેસ પાઇપલાઇન્સ વિષે વાત કરે છે કેવી ગેસ સ્ટેશનો નિવાસી વિસ્તારોની નજીકના રહેણાંક વિસ્તારોમાં આપવામાં આવ્યા છે જે જોખમી હોઈ શકે છે પરંતુ નિયમનકારી માળખામાંથી કોઈએ પણ આ ગેસ સર્વિસ સ્ટેશનો વિશે વાત કરી નથી તેથી જેનો અર્થ એ થાય કે તેને સંપૂર્ણપણે નિયમનકારી પરિપ્રેક્ષ્યમાં જોવામાં આવતું નથી તેથી જમીનના ઉપયોગના આયોજનમાં જુદી જુદી યોજનાના ઉપયોગોની યોગ્ય કાર્યક્ષમતા આપવામાં ડીઆરઆરને થોડી ત્રુટીઓ છે કે જેને ધ્યાનમાં લેવાની જરૂર છે તેથી કલ્પના કરો જો તમે આ રાખી રહ્યા છો કારણ કે તે એક ઔદ્યોગિક ભાગ છે અને તે રહેણાંકની જમીનના ઉપયોગ સાથે કેવી રીતે સંપર્કમાં આવે છે આ સિવાય બીજી બાબતો પણ છે ઉદાહરણ તરીકે જળ પ્રદુષણ બાંગ્લાદેશમાં ઝેરી જળ પ્રદુષણ તે કેવું છે તેથી બાંગ્લાદેશના લોકો તેનાથી ખૂબ જ પ્રભાવિત છે અને તેઓ તેની સાથે જીવે છે આ વિશિષ્ટ જમીન વપરાશના આયોજનમાં વિવિધ પાસાઓ છે જેને આપણે જોવાની જરૂર છે આ માત્ર રાષ્ટ્રીય કક્ષાના કાયદાકીય માળખા સાથે જ નથી કારણ કે ભારતમાં આપણે યુઆરડીપીએફઆઈ માર્ગદર્શિકા અને વિવિધ રાષ્ટ્રીય સ્તરના સુયોજનો વિશે વાત કરીએ છીએ તેઓએ બહુવિધ જોખમો બહુવિધ જોખમોનો હિસાબ અને સ્થાનિક સ્તરના આદેશની યોજના અને આપત્તિજનક ઘટનાઓના જવાબમાં પ્રતિક્રિયાત્મક કાયદાને બદલે વ્યૂહાત્મક અને આગળ જોનારા કાયદાને ધ્યાનમાં લેવો પડશે તેથી તેને માત્ર જયારે આપત્તિજનક ઘટનાઓ બને અને તેના પ્રતિક્રિયાત્મક જવાબના રૂપમાં જ નહીં પણ તેને વ્યૂહાત્મક રીતે પણ જોવી પડશે જો ઘટના ઘટી ન હોય તો પણ આપણે તેની યોજના કેવી રીતે બનાવી શકીએ તેથી કાયદો વિશિષ્ટ વિસ્તારોમાં વિકાસની જરૂરિયાતોને આધારે સ્થાનિક અનુકૂલનને મંજૂરી આપવા માટે પૂરતા ફ્લેક્સિબલ હોઈ શકે છે ગરીબ લોકો માટે વધુ પરવડે તેવી જમીનની જરૂરિયાતોમાં છૂટછાટ માટેના નાના પ્લોટ અને તેના ડિઝાઇન અભિગમ દ્વારા કેટલાક વધુ ક્ષેત્રોને સુરક્ષિત બનાવવા શક્ય છે તેથી તે ફક્ત જમીનની ઓળખ અને તે સલામત જમીન છે કે કેમ તેના માટે જ નથી પરંતુ ડિઝાઇન પણ તેની સલામતીને સમજવામાં ફાળો આપી શકે છે અને તે ખરેખર સલામત જગ્યા પર સલામત ઇમારતોની જ નહીં પરંતુ સમગ્ર અભિગમ અપનાવવામાં આવ્યો છે કે જેના દ્વારા આપણે લોકોની સલામતી પ્રાપ્ત કરી શકીએ સિવિલ સોસાયટી અને સ્કેન્ડિનેવિયન ઉદાહરણ જેવી અન્ય સરકારી સંસ્થાઓ વચ્ચેના સક્રિય પ્રતિવાદો જ્યારે હું સ્વીડનમાં કામ કરતો હતો ત્યારે હું બરફ જાળવણીના પાસા પર કામ કરતો હતો તેથી ત્યાં અમે ઘણી એજન્સીઓનો ઇન્ટરવ્યુ લીધો છે કાઉન્સિલ દ્વારા સ્નો મેનેજમેન્ટ પ્રોગ્રામ કેવી રીતે હાથ ધરવામાં આવ્યો છે એક જ બિલ્ડિંગમાં બે વિભાગ અસ્તિત્વમાં છે કારણ કે તેમની પાસે બરફ જાળવણીની ૩ શ્રેણીઓ છે એક રાજમાર્ગો તરફ જુએ છે જે રાજ્યના રાજમાર્ગો અને મુખ્ય રાજમાર્ગો તરફ જુવે છે બીજો એક જિલ્લા માર્ગ તરફ જુએ છે ત્રીજું સ્તર પડોશી તરફ જુએ છે તેથી આ ૩ સમાન બિલ્ડિંગમાં સ્થિત છે પરંતુ તેઓ ક્યારેય સંપર્કમાં આવતા નથી તેથી તે દરેક માટે જુદી જુદી નીતિઓ અને પ્રક્રિયાઓ છે પરંતુ તેમાં થોડો ગાળો રહે છે જેમાં તેઓ એક હાઇવે સાફ કરશે હાઇવે પર લોકો સફાઇ કરશે અને ૯ વાગ્યે કોઈ બીજું આવશે પરંતુ તે પડોશીઓના બસ સ્ટોપ માટે અવરોધરૂપ થશે તેથી ત્યાં આ સ્થિતી વચ્ચે મધ્ય વિસ્તારો સ્થાનિક ક્લિયરન્સ લોકો અને હાઇવે ક્લિયરન્સ લોકો વચ્ચેના સેન્ડવિચ્ડ વિસ્તારો વચ્ચે થોડું સંકલન હોવું જોઈએ તેથી ત્યાં એક પ્રકારના સંકલનની જરૂર હતી કે જ્યાં હું કહું છું તેમ સરકારી સંસ્થાઓ વચ્ચે પણ અમુક પ્રકારનું સંતુલન હોવું જોઈએ અને તેઓએ તેની ખાત્રી કરવી જોઈએ આ પ્રકારનું સંતુલન સુનિશ્ચિત કરે છે કે વિકાસના નિર્ણયો ફક્ત નફાકારક નથી કારણ કે ઘણા વિકાસ સત્તાવાળાઓ તે ચોક્કસ પડોશ અથવા શહેર અથવા કોઈ ખાસ રાજ્યની આર્થિક સુરક્ષા જોવે છે કોઈ ખાસ દરખાસ્તના ફાયદાઓ માટે કયા પ્રકારની સામાજિક પર્યાવરણીય અને આર્થિક કિંમત ચૂકવવી પડશે તે પણ ધ્યાનમાં લેવું પડશે જો કોઈ ૧૪૦ એકર વિકાસ પ્રસ્તાવની સમીક્ષા સાથે આવી રહ્યું છે ત્યારે તમારે બધા પાસાઓ જોવાની જરૂર છે પાણીની સુરક્ષાના મુદ્દાઓ પર તેની કેવી અસર પડી શકે છે તમે જાણો છો તેમ માટીની નિમ્ન ગુણવત્તાના મુદ્દાઓ પર તેની કેવી અસર પડશે માટે બધા જ પાસાંઓ પર ધ્યાન આપવું પડશે તેથી હું અમલીકરણના કેટલાક પડકારોનો સારાંશ પણ આપું છું હવે જ્યારે આપણે કોઈ યોજનાના અમલીકરણ વિશે વાત કરીએ તો સૌ પ્રથમ તે સ્થાનિક વિકાસ અધિકારીને સબમિટ કરવામાં આવશે જ્યારે તમે કોઈ મોટા વિસ્તારના વિકાસની દરખાસ્ત કરો છો અને જો તમે તેને સ્થાનિક કાઉન્સિલને સબમિટ કરવા માંગતા હો ત્યારે તેઓ વિકાસના પ્રોજેક્ટ્સને મંજૂરી આપવા માટે આયોજન અને નિર્માણમાં જોખમ ઘટાડવાની આગળની લાઇનમાં છે કે જે આ સ્થાનિક સરકારો માટેનું પ્રથમ પગલું છે જો કોઈ વિશાળ આવાસ વિકાસ પ્રોજેક્ટ સાથે આવી રહ્યું છે તો પછી તે સૌપ્રથમ સ્થાનિક પરિષદની જગ્યા પર જશે અને વિકાસશીલ દેશોમાં મુશ્કેલી એ હતી કે જો તે કોઈ મોટો આર્કિટેક છે જેમ કે નોર્મન ફોસ્ટર અથવા પછી તે કોઈપણ જાણીતા આર્કિટેક્ટ્સ હોય જેમ કે બીવી દોશીB Doshi અથવા કોઈપણ જે મોટા આવાસોના પ્રોજેક્ટ્સની રચના કરી રહ્યા છે પરંતુ અંતમાં પરિષદ મૂલ્યાંકન દરમિયાન તે કોને પ્રાપ્ત થાય છે નાના શહેરોમાં તે ઘણા કિસ્સાઓ હોઈ શકે તમને કદાચ ખૂબ ઓછા લાયક વ્યક્તિઓ મળશે કે જેઓ આપત્તિ જોખમ ઘટાડવાના પાસાઓની પરિભાષા પર્યાવરણીય ચિંતાઓ સમજી શક્યા નથી તેથી તેઓને મંજૂરીની તેમની દૈનિક દબાણયુક્ત પરિસ્થિતિની અલગ પ્રક્રિયા દ્વારા તાલીમ આપવામાં આવે છે અને છતાં આ સ્થાનિકો પરઘણી વિકાસ દરખાસ્તો અને અમલદારશાહી પ્રક્રિયાનો ભારે બોજો છે જો તમે ક્યારેય પ્લાનિંગ ઓફિસે જાવ તો અને તેનું વાતાવરણ કાર્યકારી વાતાવરણ તમે જોશો તો ખરેખર તેમની પાસે ખૂબ જ ઓછા કર્મચારીઓ છે અને ખાસ કરીને પૂરતી તકનીકી ક્ષમતા પણ નથી નાના શહેરો માટે આ ખૂબ જ સાચું છે અને જોખમ ઘટાડવાની સ્થાનિક સરકારની પ્રતિબદ્ધતાને આર્થિક વિકાસ જેવા સ્પર્ધાત્મક હિતો અસર કરે છે હું પુનાના મહાબળેશ્વરમાં હતો અને એક બાજુ પર્યટન ક્ષેત્ર છે કે જે આર્થિક વિકાસને વધારવા માટેનું પ્રોત્સાહક પાસું છે પરંતુ આપણે એ પણ સમજવું પડશે કે તે ઇકો સેન્સિટિવ ઝોનનો પણ એક ભાગ છે તેથી સ્થાનિક સરકારોએ એક પ્રકારની પ્રાધાન્યતા આપવી પડશે કે જેમાં વિકાસમાં એક સંવેદનશીલતા હોવી જોઈએ અને આ પ્રકારના સ્થાનિક સરકારના કેન્દ્રમાં રાજકારણીઓ ખૂબ જ સક્રિય છે તેઓ તેમના ક્ષેત્રને વધુ સમૃદ્ધ આર્થિક સંવેદનશીલ આર્થિક ઉત્પાદનના મોડેલો સાથે પ્રોત્સાહન આપવા માગે છે તમે જાણો છો તેમ તેઓ પર્યટનનો વિકાસ કરવા માગે છે તેઓ રોજગારની તકો મેળવવા માટે કેટલાક ઉદ્યોગોનો વિકાસ કરવા માગે છે પરંતુ તેની અસર કેવી થશે તે આપત્તિ જોખમને કેવી રીતે ઘટાડશે અને આ પ્રકારની વસ્તુઓ ખાસ કરીને એવા વિસ્તારોમાં પ્રચલિત છે જ્યાં દુર્ઘટના બને છે પ્રાદેશિક કક્ષાના આયોજનનું મહત્વમેં તમને હમણાં જ મહાબળેશ્વરનો કેસ કહ્યો હતોકે જે એક ઇકો સેન્સિટિવ ક્ષેત્રનો ભાગ છે આ અભિગમ માત્ર શહેરી સ્તર અથવા નગર કક્ષા અથવા શહેરી કક્ષાએ જતો નથી પણ તે મોટી ઇકોસિસ્ટમ સાથે સંબંધિત છે જ્યાં પ્રાદેશિક સ્તરની સમજ જરૂરી છે એ જ રીતે ઉત્તરાકાશીથી ગંગોત્રી સુધી જ્યાં ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરાયો છે તેથી તમામ આયોજનમાં તે પાસાને ધ્યાનમાં લેવું પડશેતેથી તમે ક્યાં સ્થળ પર યોજના બનાવી રહ્યા છો ફોલ્ટ લાઇન ક્યાં જાય છે અને તે વિસ્તારોમાં પ્રાદેશિક સ્તર પર તમે તમારી યોજના કેવી રીતે બનાવશો તમે જાણો છો તેમ ત્યાં આ પ્રાદેશિક આયોજનો તેમને જોખમો વિશે સમાન માહિતી આપવા માટે સક્ષમ કરશે અને તે સુનિશ્ચિત કરશે કે જોખમ એક જગ્યાએ ઘટ્યું છે બીજા વિસ્તારમાં જોખમ સ્થાનાંતરિત કરો તેથી જે ક્ષણે તમે અહીં કંઈ બાંધશો તો તે બીજા ક્ષેત્રમાં કંઈક અલગ અસર કરી શકે છે તેથી અહીંયા એક પ્રાદેશિક આયોજન અભિગમ લાગુ થવો જોઈએ ઉપરાંત કાયદો હોવા છતાં જુદા જુદા હિસ્સેદારોને ડીઆરઆર પ્લાનિંગના ઇનપુટ્સને રાષ્ટ્રો અને શહેરો સરળતાથી સાચા હિસ્સેદારોના સંદર્ભમાં પ્રાપ્ત કરી શકતા નથી તેથી કોઈક રીતે આ પડકારો આ બહુવિધ જુદા જુદા હિસ્સેદારોને સામેલ કરવાને બદલે આપત્તિ વ્યવસ્થાપન અને પ્લાનિંગ માટેના સંપૂર્ણ તકનીકી અભિગમોને પહોંચી વળવા માટેની ક્ષમતા આયોજન કચેરીઓ પાસે હોવી જોઈએ તેથી જેમ કે મેં તમને કહ્યું હતું કે યોજનાઓના અધિકારીઓ કોઈક રીતે ઘણા કેસોમાં તેઓ જુદા જુદા હોદ્દેદારોની સલાહકાર પ્રક્રિયાને બદલે તકનીકી અભિગમોથી વધારે પ્રભાવિત હોય છે કેટલીકવાર આ બેઠકો ઘણી પરિષદોમાં યોજાય છે પરંતુ પછી આ બાબતની કેટલી હદે ઊંડાણથી વિચારણા કરવામાં આવી છે બોટમ અપ અભિગમો અને કે જ્યાં આ તકનીકી અભિગમો સામાજિક અભિગમો તેમજ વિવિધ હિસ્સેદારોના પરિપ્રેક્ષ્ય પર પ્રભુત્વ ધરાવે છે શહેરી આયોજનમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટના વિભાગોને પરંપરાગત રીતે જુદું પાડવું હજી પણ મોટાભાગના અધિકારક્ષેત્રોમાં પ્રવર્તમાન છે તેથી આપત્તિ પ્રબંધનને મોટે ભાગે આપત્તિ પ્રતિક્રિયાના આકસ્મિક આયોજન તરીકે જોવામાં આવે છે કે શું તે શહેરી સ્થિતિસ્થાપકતા પર મોટા પરિપ્રેક્ષ્યમાં છે મેં તમને કહ્યું તેમ આપણે ઘણા કેસોમાં હજી પણ ૧૯૮૦ના દાયકામાં છીએ કે જ્યાં આપત્તિ આયોજનને આયોજનની પ્રક્રિયામાં વ્યવસ્થિત રીતે સંમેલિત નથી કરાયું કારણ કે તેઓ હંમેશાં જુએ છે કે કોઈ આપત્તિની સ્થિતિમાં અથવા જોખમથી આપણે બચાવ માટેની યોજના કેવી રીતે ચલાવી શકીએ છીએ પરંતુ તેને કેવી રીતે ટાળવું સાથે કેવી રીતે આયોજન પ્રક્રિયા પોતે તેમાં તે વિચાર પ્રક્રિયાને જોડી શકે છે તેથી ઘણા અધિરકાર ક્ષેત્રોમાં હજી પણ આ બંને વિભાગોને અલગ ગણવામાં આવે છે આયોજન જમીન વ્યવસ્થાપન અને અપગ્રેડ દ્વારા અનૌપચારિક વસાહતોમાં આપત્તિના જોખમને ઘટાડવું તેથી તેની ઘણી અસરો અનૌપચારિક વસાહતોમાં જોવા મળે છે તે ધાર પર રહેતા ગરીબ જીવોને નિશાન બનાવી રહ્યા છે પછી ભલે તેઓ વિવિધ આર્થિક કારણોસર આ ધાર પર જીવે છે અથવા કેટલીક દબાણયુક્ત પરિસ્થિતિઓ છે જે તેમના માટે પડકારજનક છે તેઓને આ પરિસ્થિતિમાં જીવવાનું દબાણ કરે છે તેથી અહીંયા આ ખાસ અહેવાલમાં નમિબીઆથી શરૂ કરીને તુર્કી આર્જેન્ટિનાના વિવિધ ઉદાહરણોનો પણ સંમેલિત કર્યા છે અને તેઓએ કેવી રીતે કાળજી લેવી તે વિશેના કેટલાક મહત્વપૂર્ણ પાસાઓ પર ભાર મૂક્યો છે એક જમીનહક સલામતી ખાલી કરવાની પ્રક્રિયા અને જોખમ ઘટાડો તેવી જ રીતે અલમેન્સીસના Almansi's કાર્યના કિસ્સામાં તે આર્જેન્ટિનામાં આ અનૌપચારિક વસાહતોને કેવી રીતે અપગ્રેડ કરવી તે પાસું રજુ કરે છે કારણ કે જો તમે ક્યારેય ઝૂંપડપટ્ટી અથવા ક્વાર્ટર વસાહતોમાં જાઓ છો તો હંમેશા અપ ગ્રેડેશન યોજનાઓ ચાલુ જોઈ શકો છો તેથી જમીનહક સાથેની ઝૂંપડપટ્ટી અને જમીનહક વગરની ઝૂંપડપટ્ટી ધીમે ધીમે માળખાકીય સુવિધાઓ અને સેવાઓ અને આવાસની ગુણવત્તામાં સુધારણા સાથે જમીનહક સાથેની ઝૂંપડપટ્ટી બની જાય છે તેથી તે જ રીતે બિનસત્તાવાર જમીન તેથી પહેલાં તે નમિબીઆના સમાન કિસ્સાઓ વિષે પણ સાચું હતું તેથી જ્યારે લોકોને ત્યાં જવાના કેટલાક વિકલ્પોને પસંદ કરવા અને આ સ્થળોને ખાલી કરવા અને સલામત જમીનોમાં રહેવાનું કહેવામાં આવ્યું છે પરંતુ કેટલાક અન્ય મહત્વપૂર્ણ પાસાઓ છે આજીવિકા વિશે શું તેથી મેં તમને કહ્યું તેમ તેઓ વિવિધ કારણોસર રોકાઈ રહ્યા છે તેઓ આર્થિક કારણોસર રોકાઈ રહ્યા છે અને અગાઉ જ્યારે ત્યાં અનૌપચારિક સમાધાન કરવામાં આવ્યું હતું ત્યારે ત્યાં કોઈ નિયમનકારી માળખું લાગુ કરવામાં આવ્યું નથી તો ત્યાં જરૂરિયાત પ્રમાણે લોકોએ વિકાશ કર્યો છે તેથી તે આ રીતે સજીવ થયું પરંતુ તે પછી જ્યારે ડીઆરઆર પ્રેક્ટિસ દ્વારા વિવિધ પદ્ધતિઓ સાથે અપ ગ્રેડેશન પાસા માટે તેમને અમલમાં મૂકવામાં આવે છે ભલે ફંડિંગ મિકેનિઝમ અથવા કોઈ કાનૂની સહાય પદ્ધતિઓથી સંબંધિત હોય તેથી તેથી જ તેમને વિવિધ આવશ્યકતાઓમાંથી પસાર થવું પડશે દાખલા તરીકે ૩૦૦ ચોરસ મીટરના ન્યુનતમ કદના પ્લોટ સમુદ્ર સપાટીથી ૫૩૭૫ મીટરની ઉપરની જમીન અને વીજળી અને પાણી સિવિલ સર્વિસિસ માળખાગત સેવાની જોગવાઈઓ અને વોટરકોર્સ સીમાઓ પર આવાસ માટે પ્રતિબંધ તેથી અહીંયા ઝોનલ નિયમો અને જાહેર સ્થાન માટે જમીનની ટકાવારી પણ મહત્વની ભૂમિકા ભજવે છે પછી ભલે તમે જાહેર જગ્યા માટે ૧૦ અથવા ૧૫ જમીન આપી રહ્યા હો અને પછી ફક્ત તે ભલે ઔપચારિક રીતે નોંધાયેલ જમીન હોઈ તો જ તમે એક કાર્યકારી યોજના બરાબર બનાવી શકો છો અને ત્યાં વિવિધ યોજનાઓ અને પ્રોગ્રામ્સ પણ છે જેમ કે પ્રોમેબા કે જ્યાં તેઓએ વિવિધ અનૌપચારિક વસાહતોમાં અમલીકરણના સ્તરે પણ આ કામગીરી હાથ ધરી છે હું તમને રોઝારિયો આવાસ કાર્યક્રમના કેટલાક ઉદાહરણો બતાવીશ અહીં તે શરૂઆતમાં જો તમે તેના પર નજર નાખો તો આ વિલા કોરિએન્ટિસનો પ્રારંભિક લેઆઉટ છે અને તે ચોક્કસ પ્રદેશની લગભગ ૧૩ જમીનો સંપૂર્ણ રીતે અનૌપચારિક વસાહતો છે અને જ્યારે તમે તેને ઔપચારિક બનાવવા માંગતા હો તમારે તેને સામાજિક સંવેદનશીલ પ્રતિસાદ આપવો પડશે અને તમારે લોકો સાથે સંપર્ક કરવો પડશે અને જોવું પડશે કે તેનો ફાયદો કેવી રીતે થઈ શકે છે પ્રથમ તેઓએ શું કર્યું કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સેવાઓ માટેની યોજના બનાવવા માટે સ્થાનાંતરિત કેવી રીતે કરી શકાય છે તમે એ સ્થાન ઓળખો છો કે જ્યાં આ મકાનોને સ્થાનાંતરિત કરવામાં આવ્યા છે અને તેઓને રસ્તાઓ અને સેવાઓ માટેનો કેટલાક મુક્ત માર્ગ મળ્યો છે અને તે જ સ્થળે તેઓએ નવા રસ્તો બનાવવાનું શરૂ કર્યું અને જમીન પેટા વિભાગને સમાયોજિત કરીને રસ્તો બનાવવામાં આવ્યો છે તેથી તે રીતે મોટાભાગના નિવાસસ્થાનને ખલેલ પહોંચાડ્યા વિના થોડા ઘરોને માન્યતા મળી છે કે જેથી આવશ્યકતાઓને પહોંચી વળવા માટે રસ્તાઓ અને મૂળભૂત સેવાઓ નિર્ધારિત કરી શકાય અને આમાંના ઘણા નિયમો નીતિઓ અથવા પ્રોજેક્ટ્સ કે જે જોખમ ઘટાડવાનું લક્ષ્ય રાખે છે તે પણ ગરીબ અથવા સુરક્ષિત સમયગાળા વિના જીવતા લોકો પર નુકસાનકારક અસર કરી શકે છે હવે જ્યારે અનૌપચારિક વસાહતોની વાત આવે છે ત્યાંરે તે કાર્યકાળ સાથેની અથવા કાર્યકાળ વિનાની હોય શકે છે તેથી ઘણી બધી વિકાસ નિયમનકારી પ્રક્રિયામાં તેઓએ કહ્યું કે કાર્યકાળ વિના યોગ્ય રીતે માન્યતા મળી નથી અને તે જ કારણ છે નમિબીઆના કિસ્સામાં અન્ય કેસો પણ છે જ્યારે અમુક અપ ગ્રેડેશન પ્રોગ્રામનો વિકાસ કરવામાં આવ્યો હોય અથવા રિલોકેશન પ્રોગ્રામ થયો હોય સ્થાનિક અધિકારક્ષેત્રનો ભાગ ન હતી તે જમીનને ઓળખી કાઢી પરંતુ જયારે તેને શહેરી કક્ષામાં શામેલ કરવાનો સમય આવ્યો આવ્યો ત્યારે કારણ કે જ્યારે લોકો દ્વારા જમીન ફાળવવામાં આવી હોય ત્યારે ત્યાં કોઈ શહેરી અમલીકરણ હોતું નથી તેથી લોકોએ તેમની પાસે જે સુવિધા છે તે પહેલેથી જ બનાવવાનું શરૂ કર્યું તેથી તેનો સમાવેશ શહેરી નિયમનકારી માળખામાં કરવામાં આવ્યો છે તેથી તે સમુદાયો માટે એક પડકાર બની જાય છે કારણ કે તેઓએ પહેલેથી જ કોઈ ચોક્કસ સામાન્ય શૈલી વિકસિત કરેલી છે તેથી સમય સમાપ્ત થવાનાં આ કેટલાક ઉદાહરણો છે કે જ્યારે તેનો સમાવેશ થાય છે અને જ્યારે તેનો સમાવેશ નથી થતો અને સ્થાનિક સરકાર સાથે ભાગીદારીમાં સમુદાય આધારિત મજબૂત સંસ્થાઓ પણ છે જે જમીન વ્યવસ્થાપન માટે સારી નીતિઓને પ્રભાવિત કરી શકે છે અને અહીંયા મ્યુનિસિપલ સરકારો જમીન અને આયોજનની દ્રષ્ટિએ ડીઆરઆર માટે સક્ષમ વાતાવરણ પ્રદાન કરવા માટે કામ કરી શકે છે તે લોકોને સુરક્ષિત જમીન મેળવવા માટે સક્ષમ બનાવે છે કે જેના પર નિર્માણ કરવાનું છે જ્યારે તે રિપોર્ટના ભાગ ૨માં ઇમારતો પર આવે છે ત્યારે તે ઘણા કિસ્સાઓમાં યોગ્ય કોડ્સ અને ધોરણોની રચના અને વિકાસ વિશે વાત કરે છે તે ખૂબ જ સાચું છે કે ઘણા બિલ્ડિંગ કોડ જે સ્થાનિક પરિસ્થિતિઓને પ્રતિબિંબિત કરશે નહીં તે વ્યવહારિક ક્રિયા જૂથ કોડ્સમાં સુધારો કેવી રીતે કરી શકાય તે માર્ગદર્શન આપવા માટે કેટલાક સિદ્ધાંતો આપે છે હવે ભારતમાં પણ અમારી પાસે એનબીસી ૨૦૧૬ છે જે અગાઉ ૨૦૦૫થી હતી તેથી ઘણી બાબતોને ધ્યાનમાં લેવામાં આવી છે અને સમિતિઓએ તે પ્રતિબિંબિત કરવાનો પ્રયાસ કર્યો છે અને તેને સુધારવાનું ચાલુ રાખવું જોઈએ કેટલાક પાસાઓ કહે છે કે સુધારો પર્યાવરણીય અને આર્થિક સંજોગોને સંબંધિત હોવો જોઈએ અને સ્થાનિક સંસ્કૃતિઓ અને રહેવાની ટેવમાં ઊંડાણથી વણાયેલું હોવું જોઈએ ખર્ચ ઘટાડવાના ફેરફારોને પરિણામે ખર્ચમાં ઘટાડો થવો જોઈએ જેથી પર્યાપ્ત અને પોસાય તેવા આશ્રય બધાને પ્રાપ્ત થાય નબળા અનૌપચારિક ક્ષેત્રોની સ્થિતિ સુધારવા આવાસ પહોંચાડવાની પ્રક્રિયાના તમામ ક્ષેત્રોમાં ભાગીદારી અર્થઘટનની મંજૂરી આપવા ફ્લેક્સિબલ પ્રોસેસ વિવિધ પ્રકારની સામગ્રી અને તકનીકી ઉકેલો પર પણ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ આજે ત્યાં કોઈ વિશેષ આવાસ ધોરણો છે જે પથ્થરના નિર્માણને મંજૂરી આપે છે જે સ્થાનિક રૂપે ઉપલબ્ધ છે કે જે સ્વદેશી પદ્ધતિઓને મંજૂરી આપી રહ્યું છે ઍક્સેસ કાયદો સરળતાથી સુલભ અને વ્યાપક રૂપે પ્રસારિત થવો જોઈએ અને તેથી વૃદ્ધિદરમાં સુધારો થવો નિવાસી કોડના ખ્યાલો આસપાસમાં જોઈ શકાય છે પ્રક્રિયાઓ યોજનાની મંજૂરી ઝડપી ભ્રષ્ટાચારથી મુક્ત અને બિલ્ડર માટે સસ્તી હોવી જોઈએ વિકાસશીલ દેશોમાં મંજૂરીનો તબક્કો સૌથી મોટો પડકાર છે કોઈએ સમજવું પડશે કે આ પ્રક્રિયામાં ઔપચારિક મંજૂરી મેળવવા માટે લગભગ ૯ થી ૧૧ એજન્સીઓ જશે પછી ભલે તે પાણી પુરવઠા માટે હોય કે પછી તે વીજળી માટે હોય કે એરપોર્ટ અથોરીટી માટે તેથી આ બધી એજન્સીઓને ફાયર અને સલામતીની મંજૂરી લેવી પડશે તેથી મહાનગર પાલિકા દરેક બાબતની મંજૂરી આપવી પડે છે પરંતુ તે માટે એક જ સિંગલ વિંડો ચેક થવું જોઈએ વ્યક્તિએ વિવિધ એજન્સીઓ પાસે ફરવું પડશે અને તે મેળવવું પડશે તેથી જ ઘણા વિકાસશીલ દેશોમાં ભ્રષ્ટાચાર અસ્તિત્વમાં છે અને તે સમયે તે ઘણા કાયદા અને નિયમનનું ઉલ્લંઘન કરે છે ઉદાહરણ તરીકે તે કેવી રીતે મળતું નથી કારણ કે ત્યાં કોડ્સ અને વાસ્તવિકતા વચ્ચે મોટો તફાવત છે બાંગ્લાદેશના મહંમદપુરમાંMahammadpur તે બાંગ્લાદેશ નેશનલ બિલ્ડિંગ કોડની પુષ્ટિ કરતું નથી બાંગ્લાદેશ નેશનલ બિલ્ડિંગ કોડ પ્રમાણે ૭૫ હેક્ટર દીઠ એકમ જેમાં સરેરાશ 5 રહેઠાણો છે અને લઘુત્તમ પ્લોટનું કદ ૩૦ ચોરસ મીટરથી ૨૫ ચોરસ મીટર સુધી મેટ્રોપોલિટન ગીચતાવાળી જગ્યામાં રાખવામાં આવ્યું છે વોકવેઝની પહોળાઈ ૩ મીટર હોવી જોઈએ પરંતુ વાસ્તવિકતા એ છે કે સરેરાશ ૬ થી ૮ વ્યક્તિ ધરાવતા કુટુંબોમાં લોકો ૯ ચોરસ મીટરના ઘરોમાં રહેતા હોય છે જે પાણી ઉપર કેન્ટિલેવર થયેલ છે તેથી પાણીનો અંદાજ પણ લગાવ્યો છે તેથી ત્યાં ભાગ્યે જ એવી કોઈ જમીનનો પ્લોટ હશે કે જ્યાં મજબૂતીકરણ ન આવ્યું હોય વોકવેઝ ૧ ૫ મીટર છે અને ત્યાં કોઈ બહારની જગ્યા નથી તેથી આ કેટલીક વાસ્તવિકતા છે જેનો વિકાસશીલ દેશો સામનો કરે છે તેથી તે વૈશ્વિક મૂલ્યાંકનનો ટૂંકો અહેવાલ છે અને તે સુનામી પછીની આકારણી વિશે પણ વાત કરે છે આકારણીના બે અહેવાલો છે જેની હું અહીં ચર્ચા કરવા જઇ રહ્યો છું એક જરૂરિયાતોનું આકારણીકરણ છે ૨૦૦૫માં જ્યારે એડીબી અને યુનાઇટેડ નેશન્સ અને વર્લ્ડ બેંકે આકારણી અહેવાલ બનાવ્યો ત્યારે તેમણે પ્રારંભિક નુકસાન અને આકારણીની જરૂરિયાતની વાત કરી છે અને પછી સુનામીને અનુસરીને ૨ વર્ષ પછી પુનર્નિર્માણ કેવી રીતે શરૂ થયું વિવિધ વિભાગો કયા છે તેની પ્રગતિ શું છે તેથી આ આકારણીને ૨ વર્ષ પછી બીજી રીત કરવામાં આવી હવે સુનામી પછી કેવા પ્રકારનું નુકસાન થયું છે તમે જોઈ શકો છો તેમ આંધ્રપ્રદેશમાં રાજ્ય મુજબ ક્ષેત્ર દ્વારા આવાસ ક્ષેત્ર આરોગ્ય અને શિક્ષણ કૃષિ અને પશુધન મત્સ્યોદ્યોગ દ્વારા તેનો પ્રારંભિક સારાંશ જુઓ આજીવિકા ગ્રામીણ અને મ્યુનિસિપલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર દરિયાઇ સુરક્ષા તેથી અહીંયા નુકસાન અને સાથે સાથે હાની થઇ છે અને તેના આજીવિકા પર કયા પ્રકારનાં પ્રભાવો છે અને જરૂરિયાતોનું મૂલ્યાંકન શું છે તમારે કયા પ્રકારનું બજેટ જોઈએ છે અને ટૂંકી અને મધ્યમ અવધિની પ્રક્રિયાને પણ જોવી પડશે તેથી રાહત તબક્કે તરત જ પુનર્વસનમાં તમને શું જોઈએ છે પરંતુ આગામી ૧ ૨ વર્ષ માટેના મધ્યમ ગાળામાં તમને કયા પ્રકારના બજેટની જરૂર પડી શકે છે તેથી તે દરેક ક્ષેત્રે કેટલું લે છે તે આ પ્રકારની આકારણી કરે છે અને તે જ રીતે સુનામીથી સંબંધિત ખર્ચ અને નાણાંની અસર પર વર્ષ ૨૦૦૦થી શરુ કરીને જો આપણે ૨૦૦૫ની વાત કરીયે તો ૨૦૦૬ થી ૨૦૦૮ સુધી એક એવો અંદાજ છે કે દરેક રાજ્યમાં યથાવત્ સ્થિતિ છે અને તે સાથે જ એક નવું દૃશ્ય છે અને તે જ રીતે અર્થશાસ્ત્ર દ્વારા બજેટ અંદાજ તૈયાર કરવામાં આવે છે પરંતુ તે પછી જ્યારે બજેટનો અંદાજ રાજ્ય સરકાર સમક્ષ રજૂ કરવામાં આવ્યો અને તેઓ તેને કેવી રીતે ફાળવે છે ત્યારે કેવી રીતે આ બાહ્ય ભંડોળ પણ તેની સાથે સહયોગમાં આવે છે તેથી ૨ વર્ષ પછીનો બીજો અહેવાલ જે મેં તમને બતાવ્યો તેમ આપણે કેવી રીતે પ્રાપ્ત કર્યો છે હવે જ્યારે આપણે આશ્રય અને પાણી અને સ્વચ્છતા વિશે વાત કરીએ છીએ તેથી તેઓ જુદા જુદા ભાગોને જુએ છે તેમાંથી ઘણા તેઓએ જુદા જુદા રાજ્યો તરફ ધ્યાન આપ્યું સંખ્યા શું છે જે નુકસાન થયું છે અને તેની ટકાવારી ફરીથી બનાવવામાં આવી છે જે પૂર્ણ થઈ છે અને સંતુલન શું છે અને શા માટે તેઓ વિલંબ કરે છે તેથી સમીક્ષા હંમેશા આ રીતે પ્રસ્તુત કરવામાં આવે છે અને તે મંત્રીઓ જુએ છે કેટલા ગૃહોની યોજના કરવામાં આવી હતી તેમાંથી કેટલા મુકવામાં આવ્યા છે અને કેટલા બાકી છે તો આ ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે કયા રસ્તા છે કેવા રાજમાર્ગો છે પંચાયત કચેરીઓ કયા પ્રકારની છે કેવા પ્રકારની સમુદાય સુવિધાઓ છે તેથી આ બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ અને ફરીથી પુલ જાહેર બિલ્ડિંગ્સ રસ્તાઓ છે તેમાંથી કેટલા આયોજિત છે તેમાંથી કેટલા પૂર્ણ થયા બજેટ આવશ્યકતાઓ શું છે આરોગ્યની જેમ જ આરોગ્ય વિભાગ એચ વી એઇડ્સ હેરફેર તેમજ મનોવૈજ્ઞાનિક સંભાળ કારણ કે આપત્તિના કિસ્સામાં માતા પિતા ગુમાવનારા ઘણા બાળકો તેઓની કેવી રીતે સંભાળ લઇ શકાય પતિ ગુમાવનાર સ્ત્રીને વૈકલ્પિક આજીવિકા પ્રણાલીને અપનાવા કેવી રીતે પ્રોત્સાહિત કરી શકાય છે અને બાળકો માટે આરોગ્ય અને પોષણ કેવી રીતે આપી શકાય છે અને કેવી રીતે તેની કાળજી લઈ શકાય છે અને મેં તમને કહ્યું તેમ બાળ સુરક્ષા બાળ મજૂરી અને અનાથ બાળકોને કેવી રીતે સુરક્ષિત કરી શકાય કેવી રીતે તેમની માનસિક પરિસ્થિતિઓને સારી શિક્ષણ પ્રણાલી આપીને સુધારી શકાય અને ફરીથી આજીવિકાના પુરી પડી શકાય સુનામીના કિસ્સામાં ઘણા માછીમારોએ તેમની બોટ ગુમાવી દીધી તેથી તરત જ ફાઇબર બોટ પૂરી પાડવામાં આવી છે અને તમને ખબર છે તેમ કેટલાક નાણાકીય ખર્ચ પૂરા પાડવામાં આવ્યા છે જેમાં જાળી અને માછલી ગિયર ખરીદવા માટેની સહાય પણ છે આ ઉપરાંત કયા પ્રકારનાં પર્યાવરણીય પ્રભાવો પડ્યા છે અને તેમાં સુધારો થયો છે કયા પ્રકારનાં વાવેતરની કાળજી લેવામાં આવી છે તેથી આ બધી બાબતોનો હિસાબ લેવામાં આવશે તેવી જ રીતે આવતી આફતોની સ્થિતિમાં સમુદાયોને આપત્તિ જોખમ સંચાલન સાથે કેવી રીતે તાલીમ આપવામાં આવે છે તેઓએ તેનો કેવી રીતે સામનો કરવો પડે છે અને માહિતી સંદેશાવ્યવહાર તકનીક અને સંકલન કેવી રીતે થાય છે તમિળનાડુમાં પહેલા પ્રારંભિક ચેતવણી પ્રણાલી ન હતી પરંતુ હવે તેઓએ મુખ્ય ગામોને ઓળખી કાઢ્યા છે કે જેમાં કેન્દ્રથી લઈને રાજ્ય સુધી અને રાજ્ય કક્ષા સુધીના સંદેશાવ્યવહારની વ્યવસ્થા ગોઠવી છે અને પછી તે ગામના વિવિધ વિભાગોમાં જશે અને જ્યાં તેઓ આ પાસાને ફેલાવે છે અને ગ્રામજનોને કમ્પ્યુટરને કેવી રીતે ચલાવવું આ માહિતીને કેવી રીતે ચલાવવી અને સમજવી અને આ માહિતી કેવી રીતે મોકલવી તે માટે તાલીમ આપે છે તેથી આ બધી પ્રવૃત્તિઓ જુદી જુદી એનજીઓ દ્વારા લેવામાં આવી છે પરંતુ વાસ્તવિકતા એ છે કે મૂલ્યાંકનો તેઓ કેવી રીતે વધુ સારા જીવનની દ્રષ્ટિએ સફળ થાય છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરતું નથી મંત્રાલયો ફક્ત સંખ્યાઓ વિશે જ વાત કરે છે તેમાંથી કેટલાનો કબજો છે અને કેટલા પર્યાપ્ત છે ત્યાં સાંસ્કૃતિક જરૂરિયાતો અથવા તેની આજીવિકાની જરૂરિયાતોને સંબોધિત કરવામાં આવી હતી અને કોઈ વ્યક્તિ આ સ્થાનોને કેવી રીતે અનુકૂળ અને સંશોધિત કરે છે અને અન્ય વ્યાખ્યાનોમાં પણ આપણે ચર્ચા કરી છે કે આશ્રયસ્થાનો તેમની વ્યક્તિગત અને સામૂહિક જરૂરિયાતોને કારણે કેવી રીતે સંશોધિત કરવામાં આવ્યા છે તેથી મને લાગે છે કે આ પ્રકારની ગુણાત્મક આકારણી પણ ત્યાં છે તો આમાં મંત્રી મંડળની વ્યવસ્થાપન અથવા અમલદારશાહી સેટઅપનો અભાવ છે તેથી કોઈએ આ પાસું પણ જોવું જોઈએ હું આશા રાખું છું કે તમે આકારણી અહેવાલો વિશે સમજી ગયા હશો ખુબ ખુબ આભાર